આ મોડ્યુલમાં તમારું સ્વાગત છે અને આ મોડ્યુલમાં આપણે ફોટોરેસિસ્ટ શું છે તે સમજીશું આપણે વેફરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને ફોટોલિથોગ્રાફી કરવાનાં કયા પગલાં છે તે છેલ્લા મોડ્યુલમાં આપણે જોયું છે પ્રથમ વેફર લેવામાં અને સાફ કરવામાં આવે છે વેફર ને સાફ કર્યા પછી તમારે ફોટોરેસિસ્ટ ની ઇચ્છિત પેટર્ન મેળવવા માટે ઘણા પગલાં ભરવા પડશે તે પગલાઓ શું છે ચાલો યાદ કરીએ પ્રથમ પગલું એ વેફર સફાઈ છે વેફર સફાઈ પછી તમારે વેફરને ડિહાઇડ્રેટ કરવું પડશે જેનો અર્થ છે કે તમારે વેફરને પૂર્વ ગરમીથી પકવવું પડશે અને તે પછી HMDS સાથે પ્રાઇમર કોટિંગ કરવું પડશે આગળનું પગલું એ છે કે તમારે ફોટોરેસિસ્ટ સ્પિન કોટિંગ કરવો પડશે ફોટોરેસિસ્ટ ને સ્પિન કોટિંગ કર્યા પછી તમારે સોફ્ટ બેક કરવું પડશે સોફ્ટ બેક એક પ્રક્રિયા છે જેમાં નેવું ડિગ્રી તાપમાન અને હોટ પ્લેટ પર એક મિનિટનો સમય હોય છે આગળનું પગલું એલાઈનમેન્ટ અને એક્સપોઝર માટે બંધ કરવાનું છે હવે તમારે વેફરનો વિકાસ કરવો પડશે ફોટોરેસિસ્ટ મેળવવા માટે ફોટોરેસિસ્ટ ડેવલપર સાથે વેફર નો ડેવલપર કરો આગળનું પગલું એ છે કે સખત ગરમીથી પકવવું સખત ગરમીથી પકવવા માટે 120 ડિગ્રી અને 1 મિનિટ માટે મૂકવામાં આવે છે અંતે તમારે વેફરનું નિરીક્ષણ કરવું પડશે અને વેફર પર ફોટોરેસિસ્ટની પેટર્ન નું નિરીક્ષણ કરવું પડશે આપણે ત્યાં સુધી કવર મુકવા પડશે આ વર્ગમાં આપણે જોઈશું કે ફોટોરેસિસ્ટ શું છે સ્ક્રીનની નજીકની નજર પર તમે તેનો ઉપયોગ કરવાના મૂળ સિદ્ધાંતને સમજી શકો છો ફોટોરેસિસ્ટ એ પોલિમર છે અને એક નક્કર કાર્બનિક પદાર્થ છે આનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ ડિઝાઇન પેટર્ન ને વેફર સપાટી પર સ્થાનાંતરિત કરવા માટે થઈ શકે છે તમારી સારી સમજણ માટે આ ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યું છે અંતે તે UV લાઇટ ના સંપર્કમાં આવતા ફોટોકેમિકલ પ્રતિક્રિયાને કારણે ફોટો દ્રાવ્યતામાં ફેરફાર કરે છે તેનો અર્થ એ કે જો આપણી પાસે એક પેટર્ન છે જે Z છે અને હું તેના પર પોઝિટિવ ફોટોરેસિસ્ટનો ઉપયોગ કરું છું તો વેફર પર જે ક્ષેત્ર ખુલ્લું નથી તે ફોટોરેસિસ્ટ ના કિસ્સામાં સુરક્ષિત રહેશે જો હું ફરીથી Z પેટર્નનો ઉપયોગ કરું છું અને આ વખતે જો હું તેના પર નેગેટીવ ફોટોરેસિસ્ટનો ઉપયોગ કરું છું તો મારી પાસે Z સિવાય અન્ય દરેક ક્ષેત્ર હશે સ્ક્રીન પરનો ડ્રોઇંગ તેને વધુ સારી રીતે સમજાવશે આ ક્ષેત્ર સિવાય જે બધું ખુલ્લું પાડવામાં આવશે તે મજબૂત હશે અને જે ક્ષેત્ર ખુલ્લું નથી તે નબળું હશે તમે અહીં જોઈ શકો છો કે આપણે જે મેળવીએ છીએ તે પોઝિટિવ ફોટોરેસિસ્ટ ની વિરુદ્ધ છે તેથી આ કિસ્સામાં ફોટોરેસિસ્ટ નો પર્દાફાશ કરાયો હતો તે વિસ્તાર ખોવાઈ ગયો જેનો અર્થ છે કે જો મારી પાસે આ એક કવર તરીકે છે અને મારી પાસે ચોરસ વેફર છે જે ફોટોરેસિસ્ટ સાથે કોટેડ છે હવે જો હું પોઝિટિવ ફોટોરેસિસ્ટ અને તેજસ્વી ફીલ્ડ કવર નો ઉપયોગ કરું છું તો પ્રાપ્ત પરિણામ કવર માસ્ક પરની રીત હશે જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો મેં મારા ઓક્સિડાઇઝ્ડ સિલિકોન વેફર ને પોઝિટિવ ફોટોરેસિસ્ટ સાથે કોટેડ કર્યું છે જો હું સબસ્ટ્રેટ પર સકારાત્મક ફોટોરેસિસ્ટનો ઉપયોગ કરું છું અને જો મારી પાસે કવર છે જે Z જેવો દેખાય છે તો હું તે જ પેટર્ન જાતે જ જાળવી રાખીશ જો હું નકારાત્મક ફોટોરેસિસ્ટવાળા માસ્કનો ઉપયોગ કરું છું તો પછી તે માસ્કથી વિરુદ્ધ અમે તે મેળવીશું તેનો અર્થ એ કે અહીં જો અન્ય શરતોમાં જે ક્ષેત્ર જે ખુલ્લો ન થયો હોય તે તમે Z પરનો વિસ્તાર જોશો નહીં તો ખુલ્લું થયેલું ક્ષેત્ર ખુલ્લું થતું નથી આ સ્થિતિમાં નકારાત્મક ફોટોરેસિસ્ટ ક્ષેત્ર જે Z હેઠળ આ વિસ્તારને ખુલ્લો કરતો નથી તે વિસ્તાર નબળો પડી જાય છે તેથી જ તમે જોઈ શકો છો કે જે વિસ્તારનો સંપર્ક ન થયો તે ફોટોરેસિસ્ટ ને નકલો છાપવા માટે કોતરી નાખ્યો છે અહીં તમે જોઈ શકો છો કે જે વિસ્તારનો સંપર્ક ન થયો તે હેઠળનો ફોટોરેસિસ્ટ વધુ મજબૂત બને છે અને નકારાત્મક ફોટોરેસિસ્ટના કિસ્સામાં જે ક્ષેત્ર ખુલ્લું ન હતું તે નબળું પડે છે તેથી આ તમારા હકારાત્મક અને નકારાત્મક ફોટોરેસિસ્ટ નું ઉદાહરણ છે તમારા હકારાત્મક અને નકારાત્મક ફોટોરેસિસ્ટ નું આ ઉદાહરણ છે હવે આવું થાય છે કારણ કે તે UV લાઇટના ખુલાસા હેઠળ ફોટોકેમિકલ પ્રતિક્રિયા ને કારણે ફોટો દ્રાવ્યતાને બદલે છે કારણ કે આ ફોટોસેન્સિટિવ છે તેથી જ તેને ફોટોરેસ્ટ કહેવામાં આવે છે અહીં મેં તમને એક ઉદાહરણ બતાવ્યું છે કે તમે ફોટોરેસિસ્ટ નો ઉપયોગ કેવી રીતે કરી શકો છો અને જો મારી પાસે તેજસ્વી ફીલ્ડ માસ્ક છે તો શું થશે ચાલો હવે આગળના પગલા પર જઈએ તેથી આપણે ફોટો અવરોધ ને કેવી રીતે કોટ કરી શકીએ હું સ્ક્રીનને સાફ કરી રહ્યો છું જેથી તમે લોકો વધુ સારી રીતે જોઈ શકો ફોટોરેસિસ્ટમાં ઉચ્ચ ઇંચ અવરોધ હોવો જોઈએ સારા ઉમેરો જે એક ફોટોરેસિસ્ટના મુખ્ય બે ગુણધર્મો છે તેથી વેફરને વેક્યૂમ ચક પર પકડવામાં આવે છે જે વેક્યૂમ પંપની સાથે જોડાયેલ છે વેફર વેક્યુમ ચક પર રાખવામાં આવે છે અને આ વેક્યૂમ આ બંનેને વેક્યૂમ પંપ સાથે જોડીને બનાવવામાં આવે છે તેથી પછી આપણે ડ્રોપર નો ઉપયોગ કરીને ફોટોરેસિસ્ટને વહેંચવું પડશે ડ્રોપર એક ફેનલ જેવું છે અને તમે ફોટોરોસિસ્ટ લઈ શકો છો અને તમે ફોટોરોસિસ્ટ ને આ વેફર પર વહેંચી શકો છો શરૂઆતમાં આશરે 3 થી 5 મિલીગ્રામ વોલ્યુમ લેવાનું રહેશે સમાન કોટિંગ રાખવા માટે અમે 500rpm પર ની ધીમી સ્પિનથી પ્રારંભ કરીશું જ્યાં rpm એટલે દર મિનિટે કેટલું ફરે થાય છે તે છે પછી અમે તેને 1000 થી 5000 rpm સુધી રેમ્પ કરીએ છીએ સ્પિન કોટિંગ કેન્દ્રત્યાગી બળ દ્વારા કરવામાં આવે છે અને તે ગુણવત્તા માપવાનો સમય છે જો આપણે સમય વધારીશું તો જાડાઈ ઘટશે અને જો આપણે ગતિ વધારીશું તો જાડાઈ ઘટશે ફોટોરેસિસ્ટ ની એકરૂપતા એ બીજી વસ્તુ છે તેથી જ્યારે આપણે ફોટોરેસિસ્ટ જેવા કોટિંગ કરીએ છીએ ત્યારે ઘણા બધા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ ઇચ્છિત જાડાઈ શું છે જો જાડાઈ વધારે હોય તો મારે નીચલા rpm પર કોટ સ્પિન કરવો પડશે અને જો જાડાઈ ઓછી હોય તો હું ઉચ્ચ rpm પર કોટ સ્પિન કરી શકું છું જો મારી પાસે એકસમાન rpm છે અને જો હું સમય વધારું તો મારી જાડાઈ ઓછી થશે અથવા વધશે PR એકસરખી રીતે કોટેડ છે કે નહીં અને ત્યાં કણો અને ખામી છે કે નહીં જ્યારે આપણે ફોટોરેસિસ્ટ નો ઉપયોગ કરીએ ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે હવે ત્યાં ઘણા પ્રકારના નકારાત્મક ફોટોરેસિસ્ટ છે અને અમે SU8 વિશે સાંભળ્યું છે આ ઉપરાંત AR N 4200 4300 અને 4400 છે શિપલે નામની કંપનીમાંથી સકારાત્મક ફોટોરેસિસ્ટ ઉપલબ્ધ છે AZ 31212 પણ છે ત્યાં ફોટોરિસ્ટ્સ બે પ્રકારના હોય છે એક હકારાત્મક છે અને બીજું નકારાત્મક છે જો આ અહીંનો માસ્ક છે જે સકારાત્મક ફોટોરેસિસ્ટ માટે બતાવવામાં આવ્યો છે તો આપણે તે જ પેટર્ન જાળવી રાખીશું નકારાત્મક ફોટોરેસિસ્ટ માં આ ઘટનાની વિરુદ્ધ સ્થાન લેશે તેનો અર્થ એ કે જો તમે ધ્યાનમાં લો કે આ એક માસ્ક છે અને સમગ્ર વેફર ફોટોરેસિસ્ટ સાથે કોટેડ છે તો ફક્ત તે જ ક્ષેત્ર સુરક્ષિત રહેશે આનો અર્થ એ કે ફક્ત આ ક્ષેત્રમાં ફોટોરેસિસ્ટ છે આ કિસ્સામાં આ ક્ષેત્ર સિવાય બધે ફોટોરેસિસ્ટ છે તમે એકબીજાના બે અલગ અલગ દાખલાઓ જોશો અને તેથી જ તેને સકારાત્મક અને નકારાત્મક નામ આપવામાં આવ્યું છે તો ચાલો જોઈએ સોફ્ટ બેકિંગ કરવાનો ફાયદો શું છે સોફ્ટ બેકિંગ ફોટોરેસિસ્ટ સોલવન્ટ્સ ના પાર્શલ ઇવૅપરેશન માટે મદદ કરે છે પછી બીજી વસ્તુ એ છે કે તે સંલગ્નતાને સુધારશે જેનો અર્થ એ કે એકવાર તમે ફોટોરેસિસ્ટ સાથે વેફર પર કોટ કરો છો તમારે સોફ્ટ બેકિંગ કરવું પડશે આ ગરમ પ્લેટ પર 1 મિનિટ માટે 90 ડિગ્રી સેન્ટિગ્રેડ પર કરવામાં આવે છે સોફ્ટ બેકિંગનો ફાયદો એ છે કે ત્યાં ફોટોરેસિસ્ટ સોલવન્ટ્સ પાર્શલ ઇવૅપરેશન છે બીજી વસ્તુ એ છે કે તે સંલગ્નતાને સુધારશે ત્રીજું એ છે કે તે એકરૂપતામાં સુધારો કરશે ચોથું તે એચ અવરોધ ને સુધારશે અને પાંચમું તે પ્રકાશ શોષકતા ને ઓપ્ટિમાઇઝ કરશે જ્યારે આપણે સોફ્ટ બેકિંગ કરીએ ત્યારે ફોટોરેસિસ્ટની લાક્ષણિકતાઓ સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે આ 6 પોઇન્ટ્સને સોફ્ટ બેકિંગ માટે ખૂબ જ સારી રીતે યાદ રાખવું જોઈએ ચાલો ફરી એક વાર સુધારો પ્રથમ ફોટોરેસિસ્ટ સોલવન્ટ્સ નું પાર્શલ ઇવૅપરેશન છે બીજો સંલગ્નતામાં સુધારો છે ત્રીજું એકરૂપતામાં સુધારો છે ચોથું એચ માટે પ્રતિકાર સુધારે છે પાંચમું પ્રકાશ શોષકતા ને શ્રેષ્ઠ બનાવે છે છઠ્ઠું એ ફોટોરેસિસ્ટ ની લાક્ષણિકતાઓને યોગ્ય રીતે જાળવી રાખવામાં આવે છે તેથી જ આપણે સોફ્ટ બેકિંગ નો ઉપયોગ કરીએ છીએ હવે બીજો વિષય આવે છે જે માસ્ક છે અને આપણે તેના વિશે પહેલાથી જ અધ્યયન કરી લીધું છે બે પ્રકારના માસ્ક છે જે આપણે જોયા છે એકને તેજસ્વી ફીલ્ડ માસ્ક કહેવામાં આવે છે બીજાને ડાર્ક ફીલ્ડ માસ્ક કહેવામાં આવે છે તેથી આ મુખ્ય પદ્ધતિઓ છે જે વેફરમાં સ્થાનાંતરિત થાય છે માસ્ક પર જે પણ પેટર્ન છે તે આપણે તેને વેફર પર સ્થાનાંતરિત કરી શકીએ છીએ અને તેથી જ આને માસ્ટર પેટર્ન કહેવામાં આવે છે ત્યાં કેટલા પ્રકારના માસ્ક છે મૂળભૂત રીતે બે પ્રકારો છે એક સોડા ચૂના પર Fe2O3 બીજો ક્રોમ માસ્ક ફીલ્ડના આધારે ત્યાં એક તેજસ્વી ફીલ્ડ માસ્ક છે અને ત્યાં ડાર્ક ફીલ્ડ માસ્ક છે તેથી અહીં જે પેટર્ન તમે જોઈ રહ્યા છો તે તેજસ્વી ક્ષેત્રના માસ્ક દ્વારા છે જેમ તમે અહીં જુઓ છો તે ક્ષેત્ર તેજસ્વી છે અહીં પેટર્ન ક્ષેત્રની આજુબાજુ સિવાય ક્ષેત્ર બધે જ તેજસ્વી છે અને તેથી જ તે એક તેજસ્વી ક્ષેત્રનો માસ્ક છે અમે જોયું છે કે આપણે ફોટોરેસિસ્ટ નો ઉપયોગ કરીને ફોટોલિથોગ્રાફી કરી શકીએ છીએ અને પછી આપણે ફોટોરેસિસ્ટ નો પ્રકાર જોયો છે અમે વેફરને કેવી રીતે જોઈ અથવા નિરીક્ષણ કરી શકીએ તે પણ જોયું છે પછી આપણે જોયું છે કે શા માટે સોફ્ટ બેકિંગ મદદરૂપ થઈ શકે છે અને તે કેવી રીતે ઉપયોગી છે છેવટે આપણે જોયું છે કે ફોટો માસ્ક શું છે હવે મેં તમને તેજસ્વી ક્ષેત્ર અને ડાર્ક ફીલ્ડ ફોટો માસ્ક અને તે કેવી દેખાય છે તે બતાવ્યું છે હું તે જ વસ્તુને વારંવાર પુનરાવર્તિત કરીશ નહીં કારણ કે તે કંટાળાજનક થઈ શકે છે તેથી હમણાં સુધી તે તમારા માટે સ્પષ્ટ હોવું જોઈએ કે જ્યારે પણ તમારી પાસે વેફર હોય ત્યારે તમારે ફોટોરેસિસ્ટ લેવું પડે જો તમે ફોટોલિથોગ્રાફી કરવા માંગતા હો જો તમે કોઈપણ યોજનાકીય કોઈપણ ડિઝાઇનને પેટર્ન કરવા માંગતા હો તો તમારે ફોટોરેસિસ્ટ લેવાની જરૂર છે તેથી જો તમારી પાસે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ ને કેટલીક સામગ્રી સાથે કોટેડ છે અને જો તમે તેને પેટર્ન કરવા માંગો છો તો તમારે ફોટોરેસિસ્ટ માસ્ક અને UV સંપર્કમાં આવવાની જરૂર પડશે ફોટોરેસિસ્ટ નો ઉપયોગ કેવી રીતે કરવો અને કયા પ્રકારનાં માસ્ક છે મેં તે તમને બતાવ્યું છે અને હવે અમે એક બીજું ઉદાહરણ લઈશું અને અમે જોશું કે તમે મેટલનો ઉપયોગ કરીને ફોટોલિથગ્રાફી ની સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે કરી શકો છો પછી અમે અમારી પ્રિય વસ્તુ તરફ આગળ વધીશું જે MOSFET છે ચાલો જોઈએ કે તમે લોકો MOSFET ની બનાવટ સમજી શકશો કે નહીં તેથી ત્યાં સુધી તમે લોકો ફરીથી આ ચોક્કસ વર્ગમાં જે શીખવ્યું છે તે ફરીથી વાંચી શકશો તમે સમજી શકશો કે અમે ફોટોરેસિસ્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ ફોટોરેસિસ્ટ કયા પ્રકારો છે માસ્કના પ્રકારો કયા છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ જો હું તેજસ્વી ક્ષેત્ર સાથે હકારાત્મક ફોટોરેસિસ્ટ ઉપયોગ કરું છું જો હું ડાર્ક ફીલ્ડવાળા પોઝિટિવ ફોટોરેસિસ્ટ નો ઉપયોગ કરું છું તો શું થશે જો હું તેજસ્વી ક્ષેત્રવાળા નકારાત્મક ફોટોરેસિસ્ટ નો ઉપયોગ કરું છું અને જો હું ડાર્ક ફીલ્ડવાળા નકારાત્મક ફોટોરેસિસ્ટ નો ઉપયોગ કરું છું તો શું થશે પ્રિબેકિંગ સોફ્ટ બેકિંગ હાર્ડ બેકિંગ અમે આ બધાને આવરી લીધા છે તેથી ચાલો આપણે આગળના વર્ગમાં ચર્ચા ચાલુ રાખીએ ત્યાં સુધી કાળજી લો આનંદ કરો